તો આપણે શ્રોડિંજર સમીકરણના ઉકેલ જોઈએ તો તે બાઉન્ડ પાર્ટીકલ દર્શાવે છે તો તેનો અર્થ શું થયો તે હવે આપણે જોઈએ વેવ ફંક્શન કે જે x→±∞→0 છે આ વ્યાખ્યાનમાં આપણે કઈંક અલગ કરવાના છીએ આપણે અહી મુક્ત પાર્ટીકલ લઈશું જેનો અર્થ એ થયો કે તે અનંત અંતર એટલે કે ∞ થી આવી અને રીફ્લેક્ટ થઈ પાછા વળે છે અને પાછા ∞ તરફ જાય છે તેથી x→±∞ તરફ જાય તેમ ψ≠0 મળે છે તો હવે અહી આપણે શું ધ્યાનમાં લેવાનું છે તે જોઈએ પાર્ટીકલનું બેરીયરની આરપાર રીફ્લેક્શન અને ટ્રાન્સમીશન કઈ રીતે થાય છે તે હવે આપણે એક સમસ્યા દ્વારા સમજીએ હવે આપણે પાર્ટીકલને ફાઈનાઈટ બોક્સની ઉંચાઈ V0 ધ્યાનમાં લઈએ તો આપણે વેવ ફંક્શન કે જે અંદરના ભાગમાં શુન્ય સિવાયની કિંમત મળે છે પરંતુ રસપ્રદ રીતે તે બહારના ભાગમા પણ શુન્ય જોવા મળે છે તો જ્યારે પાર્ટીકલ કોઈ એક જગ્યાએ ફાઈનાઈટ થાય છે જે એક મર્યાદિત આકારના વેલમાં થાય છે પરંતુ વેલની બહાર પ્રોબેબીલીટી રહેલી છે જે x2≠0 જેટલી થાય છે જો હું અહીં તપાસ કરૂં તો ક્યારેક અહીં ક્યારેક અહીં મને મ ળે છે તો મને પાર્ટીકલ હોવાની પ્રોબેબીલીટી અંદરના ભાગમાં વધારે જોવા મળે છે જ્યારે બહારના ભાગમાં ઓછી પરંતુ શુન્ય સિવાય હોય છે જે ક્લાસિકલ વર્તન કરતા જુદુ છે હવે જો ક્લાસિકલ વર્તન જોઈએ તો પાર્ટીકલ વેલ બહારના વિસ્તારમાં હોવાની પ્રોબેબીલીટી સાવ નહિવત છે આવું જ બીજા કિસ્સામાં થાય છે જેને હવે આપણે સમજીએ આ કિસ્સામાં અહી હું એક વાત કહેવા માંગુ છું કારણ કે નવી ક્વોંટમ ઘટનામાં પાર્ટીકલનો વેવ નેચર દર્શાવેલ છે જેમાં પાર્ટીકલ એક સીમીત બેરીઅરની આરપાર પસાર થાય છે જે બીજુ કંઈ નથી પરંતુ તે એક વેવ જ છે જેને આપણે હવે અહીં સમજીએ ધારો કેમારી પાસે એક પાતળી સ્ટ્રીંગ છે અને એક જાડી સ્ટ્રીંગ છે તો આપણને શું મળે છે જો તરંગ અહીં થી આવે છે તેનું થોડુંક રીફ્લેક્શન થાય છે થોડાનું ટ્ર્રાન્સમિશન થાય છે તેનાથી કોઈ ફેર પડતો નથી તે જ રીતે જો હું પાર્ટીકલને અંદર આવવા દઉ અને તેને પ્રતિકાત્મક રીતે દર્શાવું એનર્જીને E દ્વારા દર્શાવું જે પગથીયાની ઉંચાઈ કરતા મોટી હશે ક્લાસિકલી પાર્ટીકલ કે જે ક્વોંટમ મિકેનીકલી સીધી રીતે જાય છે જેમા પાર્ટીકલ કે જેની પાછા ફરવા માટેની અને બહાર નીકળવાની પ્રોબેબીલીટી આપે છે મહતમ કિસ્સામાં બેરીઅરની બીજી બાજુ જાય છે જે ક્લાસિકલ કિસ્સા સિવાય પાર્ટીકલ કે જે બીજી બાજુ જઈ શકે છે પરંતુ ક્વોંટમ મિકેનીકલી કોઈક પાછા ફરે છે જે કઈં નથી પરંતુ ત્યાં એક વેવ સંકળાયેલ છે અને ત્યાં બાઉન્ડ્રી કન્ડીશન પણ છે ત્યાં વેવ કોઈ બીજી કોઈ ઘટના સાથે મેચ થાય છે જે વેવ મિકેનિક્સ જેવું જ છે હવે ધારો કે કોઈ એક પાર્ટીકલ લઈએ જે બેરીઅરની ઉંચાઈની એનર્જી કરતાં નીચી હોય છે પછી તમે જોશો કે ક્વોન્ટમ મીકેનીકલ રીતે બધા પાર્ટીકલ પાછા જતા નથી ક્યારેક પાર્ટીકલ શોધવાની પ્રોબેબીલીટી બીજી બાજુ હોઈ શકે છે જે ક્લાસિકલ વેવનુ ટોટલ ઈન્ટર્નલ રીફ્લેક્શન દ્વારા હોઈ શકે છે ધારો કે અહી 2 બાઉન્ડ્રી માધ્યમ છે અને ટોટલ ઈન્ટર્નલ રીફ્લેક્શ સ્થાન લઈ રહ્યુ છે તો પણ ઈલેક્ટ્રોમેગ્નેટીક ફિલ્ડ આ બાજુ હોવા છતા પણ બધી જ લાઈટ પાછી જાય છે અને તેથી અહી જો હવે હું બીજુ માધ્યમ અહી મુકુ અથવા તો ખુબ જ પાતળો ગ્લાસ મુકુ તો લાઈટ આરપાર પસાર થઈ જાય છે હવે જો હું અહી એક ફાઈનાઈટ પગથીયું બનાવુ તો તમે શોધી શકશો કે પાર્ટીકલનો સરવાળો અહીથી પસાર થઈ શકે છે જેને ટનલીંગ કહે છે તો આ બધી જ એવી ઘટના છે જે વેવ સાથે સંકળાયેલ છે જ્યારે આપણે એવું માનીએ છીએ કે આ પાર્ટીકલ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે અથવા તેના ગુણધર્મો વેવ દ્વારા ચલાવવામાં આવે છે જેમા આ પાર્ટીકલનું વર્તન પણ આ ઘટના પણ આવે છે હવે અહીં બેરીઅરની ઉંચાઈ V0 છે અને પ્રથમ કિસ્સામાં પાર્ટીકલ કે જે એનર્જીEV0 પાસે આવે છે તે ડાબી બાજુ એ શુન્ય થશે તો ડાબી બાજુએ રહેલું વેવ ફંક્શન કે જે શ્રોડિંજર સમીકરણ V0 દ્વારા ગણતરી કરી શકાય છે જે Eψ બરાબર થાય છે E એ શુન્ય કરતાં મોટો હોવો જરૂરી છે નહીતર વેવ ફંક્શન ડીકે થશે અને ઉકેલ xeikx મળશે ધારો કે k1x અથવા e ik1x છે જેનો કોઈ એમ્પ્લિટ્યુડ A અને કોઈ એમ્પ્લિટ્યુડ B છે આમ કોઈ વેવ કે જે અંદર આવે છે કારણ કે બાઉન્ડ્રી પરથી તે પાછું ફરે છે આમ ઉકેલ x0 મળે છે જ્યાં x0 છે આ પગથીયું x0 માટે છે હવે મારી પાસે 22md2dx2V0ψEψ છે અને ઉકેલ xeαx અથવા e αx મળે છે જ્યાં α2mV0 E2 છે હવે તે એમ્પ્લિટ્યુડ ને C અને એમ્પ્લિટ્યુડ D કહીએ k1 એ 2mE2 હતો અહી ફરીથી આ ચિત્ર દોરીએ આ x0 છે જે વેવ ફંક્શન છે જે Aeik1xBe ik1x છે અહીં તરંગ નું સુપરપોઝિશનsuperposition થાય છે અને આપણે બાઉન્ડ્રી કન્ડીશન દ્વારા જમણી બાજુએ x0 માટે A અને B મેળવી શકીએ છીએ હવે આપણી પાસે CeαxD e αx નો ઉકેલ છે તો બાઉન્ડ્રી કન્ડીશન દ્વારા A B C અને D કઈ રીતે મેળવી શકાય બાઉન્ડ્રી કન્ડીશન x0 પાસે સતત છે અને શુન્ય છે જે પણ સતત છે હવે આપણી આશા મુજબ જે પાર્ટીકલ ડાબી બાજુ એ થી આવે છે તે ખરેખર જમણી બાજુએ ઘણે દુર જાય છે આમ આપણી ધારણા મુજબ પાર્ટીકલ ડાબી બાજુએથી આવે છે શરૂઆતમાં જમણી બાજુએ એક પણ પાર્ટીકલ નથી x∞ તરફ જાય છીએ ત્યારે પાર્ટીકલ ક્યાંય પણ જતા નથી એટલે કે અહી આપણે એવું તારણ કાઢી શકીએ છીએ કે D શુન્ય સિવાયની કોઈ કિંમત હોઈ શકે નહી પરંતુ C0 થશે કારણ કે જેમ જેમ x એ તરફ જશે તેમ C નું વેવ ફંક્શન આગળ વધશે અને તેથી તેની કિંમત શુન્ય લેવામા આવે છે જેમ જેમ x→∞ થાય છે તેમ C શુન્ય સિવાયની કોઈ કિંમત હોવાથી તે વેવ ફંક્શન x→∞ તરફ આગળ વધે છે આમ C0 થાય છે આમ ભૌતિક ધારણા મુજબ આપણે એવુ માની શકીએ કે પાર્ટીકલ બાઉન્ડ્રીથી બહાર ક્યાંય જઈ શકે નહી અને એ પણ અહીં ધ્યાનમાં રાખી શકીએ કે જો આપણે C ને શુન્ય સિવાયની કોઈ કિંમત રાખીએ તો તે વેવ ફંક્શન આગળ વધે છે જેના દ્વારા C ને શુન્ય બનાવી શકીએ છીએ આમ જમણી બાજુએ એક ઉકેલ D e αx મળે છે જેને આપણે ફરીથી લખીએ તો સમસ્યા x0 માટે xAeik1xBe ik1x થાય છે x0 માટે D e αx અથવા x0 થાય છે આમ x0 માટે સતત છે જે ABD આપે છે જે આપણુ સમીકરણ નંબર 1 છે x0 માટે સતત છે જે A Bik αD આપે છે જે આપણું સમીકરણ નંબર 2 છે અહીં બે સમીકરણ છે અને ત્રણ અજાણ્યા પેરામીટર છે અહીં આપણને એ ત્રણ અજાણ્યા પેરામીટર જાણવામાં રસ નથી પરંતુ BA અને DA ની કિંમત જાણવામાં રસ છે જેના દ્વારા આપણને પાર્ટીકલનો ગુણોતર મળી શકે છે આમ જ્યારે આપણે તેનો ઉકેલ મેળવીએ છીએ તો આપણને બીજુ સમીકરણ A B ikD મળે છે જે iαkD છે જેના દ્વારા તાત્કાલીક રીતે આપણને D2A1iαk મળે છે જે 2kAkiα બરાબર થાય છે જ્યારે B કે જેના બરાબર D A થાય છે જે 2kAkiα A બરાબર થાય છે જેના દ્વારા k iαkiα A મળે છે તો હવે જ્યારે આપણે બીજો કિસ્સો ધ્યાનમાં લઈએ તો જ્યારે પાર્ટીકલ આવે છે અને તે પાછો જાય છે ત્યારે વેવ ફંક્શનનું ડીકે જોવા મળે છે જેના દ્વારા Aeikx મળે છે જે દર્શાવે છે કે પાર્ટીકલ જમણી બાજુથી આવે છે Be ikx દર્શાવે છે કે પાર્ટીકલ ડાબી બાજુએથી આવે છે જે BA બરાબર થાય છે અને જોઈએ એ કે તે પાર્ટીકલ ક્યાં છે k iαkiα અને DA2kkiα આપણને મળે છે હવે અહી વેવ બહાર નીકળે છે જે સ્ટેંડીંગ વેવ છે અથવા તે થોડું મુસાફરી કરે છે કારણકે A અને B સમાન નથી તો હવે હું ડાબી બાજુએ AeikxBe ikx સમીકરણ લખું છું અને એક વેવ લખુ છું જે સુપરપોઝિશન કરી અને વેવ જમણી બાજુએથી મુસાફરી કરી અને ડાબી બાજુએ મુસાફરી કરે છે જેનુ ઈન્ટરપ્રીટેશન Aeikx દ્વારા થાય છે જેમા પાર્ટીકલ જમણી બાજુએથી આવે છે અને Be ikx જે દર્શાવે છે કે પાર્ટીકલ ડાબી બાજુએ જાય છે આમગુણોતર Rcurrent going to the leftcurrent going to the right એ બીજું કઈ નથી પરંતુ રીફ્લેક્શન કોએફીશ્યન્ટ હાલ મા ડાબી બાજુએ જોવા મળે છે હવે જો તમે પાછલા વ્યાખ્યાનને યાદ કરો તો આપણે સમય આધારિત શ્રોડિંગર સમીકરણ લીધેલ હતી જેમાં B2 ગણો કરંટ જમણી બાજુએ લીધેલ હતો જે સ્પીડનો A2 વડે ભાગાકાર કરવાથી મળે છે જે બીજુ કંઈ નથી પરંતુ k iα2kiα2 છે જે કંઈ નથી પરંતુ 1 છે આમ બધા જ પાર્ટીકલ કે જે જમણી બાજુએ થી આવે છે તે ખરેખર તે જ સમયે પરાવર્તન પામે છે વળી ત્યાં પાર્ટીકલ હોવાની સંભાવના જણાય છે જેને હું આ આક્રુતિમાં બ્લુ રંગ વડે દર્શાવું છું કારણકે ત્યાં De αx છે અને આ વિસ્તારમાં કણ હોવાની પ્રોબેબીલીટી હંમેશા હોય છે આમ ધીમે ધીમે બધા જ કણ પાછા જાય છે હવે જો હું પાર્ટીકલને અહીં શોધવાનો પ્રયત્ન કરૂં તો શું થાય છે તો ક્યારેક મને પાર્ટીકલ અહીં મળે છે કારણ કે અહીં પાર્ટીકલ હોવાની પ્રોબેબીલીટી સીમીત જણાય છે પરંતુ રીફ્લેક્શન કોએફીશ્યન્ટ 1 મળે છે તો હવે આપણે જોઈએ કે જ્યારે બીજા કિસ્સામાં ઉર્જા લઈએ ત્યારે અહી શું થાય છે તો અહીં એનર્જી V0 કરતાં મોટી થાય છે તો અહીં x0 સ્ટેપ પર તેની ઉંચાઈ V0 મળે છે એનર્જી મોટી મળે છે શરૂઆતમાં પાર્ટીકલ ડાબી બાજુએથી આવે છે તો ફરીથી આપણે એવી આશા રાખીએ કે પાર્ટીકલનું ત્યાં થોડા પ્રમાણમાં રીક્લેક્શન થશે અને થોડા પ્રમાણમાં ટ્રાન્સમિશન થશે તો અહીં એક વસ્તુ આપણે જોઈ શકીએ છીએ કે પાર્ટીકલ કે જે બેરીઅર દ્વારા ધક્કો પામે છે તે જ કણ ફક્ત જમણી બાજુએ જશે x0 માટે પાર્ટીકલ કે જે ડાબી બાજુએથી આવે છે તેનો ઉકેલ આપણે અહી લેશું નહી આમ પહેલો ઉકેલ કે જેમાં પાર્ટીકલશરૂઆતમાં ડાબી બાજુએથી આવે છે ત્યાં x0 વિસ્તારમાં કોઈ વેવ જશે નહી આમ ફરીથી આપણી પાસે x0 માટે xAeik1xBe ik1x છે જ્યાં k12mE2 અને xCeik2x છે જ્યાં x0 માટે k22m2 છે તો બાઉન્ડ્રી કંડીશન દ્વારા આપણે C A અને B ફરીથી કઈ રીતે શોધી શકીએ એ પ્રશ્ન છે બાઉન્ડ્રી કંન્ડીશન શું હોઈ શકે x0 થી ψ સરખું હોઈ શકે અને x0 માટેની સરેરાશ બાજુએ તે સતત હોઈ શકે તો હવે બીજા નંબર પર ABC મળે છે અહીં સતત છે આમ ik1A Bik2C આપણી પાસે છે જે આપણું સમીકરણ નંબર 1 છે આ સમીકરણ નંબર 2 છે અથવા A Bk2k1C છે હવે આપણે આ બંને સમીકરણનો ઉકેલ મેળવી શકીએ છીએ અને આપણને 2A1k2k1C અથવા C2k1k1k2A મળે છે અને BC A મળે છે જે 2k1k1k2 1A છે જે k1 k2k1k2 B દ્વારા લખી શકાય છે આમ મને C મળે છે જે 2k1k1k2A ને CA2k1k1k2 દ્વારા લખી શકાય છે અને B કે જે k1 k2k1k2 A છે જેને BAk1 k2k1k2 દ્વારા લખી શકાય છે હવે રીફ્લેક્શન કોએફીશીઅન્ટ x0 વિસ્તારમાંRcurrent going to the leftcurrent going to the right મળે છે જે હવે ઝડપ કે જે k ના B2 ગણા ને ઝડપ A2 દ્વારા ભાગી અને લખી શકાય છે આમ k1 k22 k1k22 મળે છે અને ટ્રાન્સમીશન કોએફીશીઅન્ટને v2 સ્પીડ દ્વારા x0 વિસ્તાર માટે લખી શકાય છે જે v2C2v1A2 મળે છે હવે v2 માંથી v1 બાદ કરીએ અને v1 ગણું 4k12 k1k22 વડે ભાગીએ ઝડપ કે જે k ના પ્રપોશનલમાં છે જે 4k1k2 k1k22 થશે આ કિસ્સામાં જ્યારે પાર્ટીકલ બેરીઅરને ડાબી બાજુથી અથડાયને જાય છે તેની ગણતરી આપણે કરી અને ઉર્જા કે જે V0 થી મોટા છે હવે જો ક્લાસિકલ રીતે બધા જ કણો આ લેવલથી નીચે જાય તો આપણને રીફ્લલેક્શન કોએફીશીઅન્ટ મળે છે જે k1 k2 k1k22 બરાબર છે અને ટ્રાન્સમીશન કોએફીશીઅન્ટ4k1k2 k1k22 મળે છે હવે જો તમે એનર્જી વિરુધ્ધ V નો ગ્રાફ દોરો તો EV0 રીફ્લલેક્શન કોએફીશીઅન્ટ મળે છે જેને હું લાલ રંગ વડે દર્શાવું છું જેની કિંમત V0 સુધી 1 મળે છે ટ્રાન્સમીશન કોએફીશીઅન્ટ જેને હું બ્લુ રંગ વડે દર્શાવું છું જેની કિંમત V0 સુધી 0 મળે છે જેનાથી આગળ જતા રીફ્લલેક્શન કોએફીશીઅન્ટ કિંમત અચાનકથી 0 મળે છે પરંતુ ધીમે ધીમે તેની કિંમત શુન્ય થાય છે તેનાથી આગળ જતાં ટ્રાન્સમીશન કોએફીશીઅન્ટ ની કિંમત અચાનકથી એક થતી નથી પરંતુ ધીમે ધીમે એક તરફ આગળ વધે છે અને એ એવી રીતે આગળ વધે છે કે TR હંમેશા 1 થાય છે તો આ એક બીજુ પરિણામ છે કે જે ક્લાસિકલ મિકેનિક્સમા પણ ઉર્જા કે જે V0 કરતા મોટી મળે છે અહીં રીફ્લલેક્શન અને ટ્રાન્સમીશનની કિંમત 1 નથી હવે જો પાર્ટીકલની એનર્જી V0 કરતા ઓછી હોય તો શું થાય તો કણ કે જે અંદર આવે છે તે પાછો જાય છે પરંતુ પાર્ટીકલની પાછા જવાની પ્રોબેબીલીટી ફાઈનાઈટ થાય છે જો બેરીઅર નાનું હોય તો તેનું ટોટલ એન્ટરનલ રીફ્લેક્શન થાય છે એટલે કે આપણી પાસે જો આ નાના વિસ્તારમાં V0 હોય તો ત્યાં પાર્ટીકલ હોવાની પ્રોબેબીલીટી સાહજીક છે જે ક્લાસિકલ રીતે યોગ્ય નથી પ્રાયોગીક રીતે જોવા જઈએ તો તે અહીં હોઈ શકે છે અને તેમાથી પસાર થઈ શકે છે જેને ટનલીંગ કહે છે હવે જો એનર્જી બેરીઅર કરતા ઓછી હોય તો પણ પાર્ટીકલ આમાંથી પસાર થઈ જાય છે અને તેને ક્વોંટમ કહે છે કારણ કે લાઈટ નો તરંગ સ્વભાવ વિષે આપણે આ વ્યાખ્યાનમાં જોયું અને આપણે પાર્ટીકલનું ટ્રાન્સમીશન અને રીફ્લેક્શન ધ્યાનમાં લીધેલ હતું હવે જો હું બેરીઅરની પહોળાઈ પાતળી કરુ તો પાર્ટીકલનું બેરીઅરમાંથી ટ્રાન્સમીશન થાય છે હવે જો પાર્ટીકલની એનર્જી બેરીઅરની ઉંચાઈ કરતાં ઓછી હોય તો તે ઘટનાને ટનલીંગ કહે છે જે આપણે આગળના વ્યાખ્યાનમાં જોઈશું